હવે આપણે વોલ્ટેજ રેગ્યુલેશન પર આવીએ તો ટ્રાન્સમિશન લાઈનનું વોલ્ટેજ રેગ્યુલેશન એટલે કે ટ્રાન્સમિશન લાઈનનાં રીસિવીંગ એન્ડ પર વોલ્ટેજમાં થતો પરસન્ટેજ ફેરફાર વોલ્ટેજ રેગ્યુલેશનમાં નો લોડથી ફુલ લોડનાં બદલાતા વોલ્ટેજને ફુલ લોડ વોલ્ટેજની ટકાવારી તરીકે દર્શાવ્વામાં આવે છે અહીં દરેક વખતે લોડનો મેગ્નીટ્યુડ લેવામાં આવે છે જેથી હું માત્ર સેન્ડીંગ એન્ડ રીસિવીંગ એન્ડ એ રીતે ચર્ચા કરીશ હકીકતમાં VRNL એટલે કે રીસિવીંગ એન્ડ નો લોડવોલ્ટેજ માંથી VRFL એટલે કે રીસિવીંગ એન્ડ ફુલ લોડ વોલ્ટેજ બાદ કરીને VRFL એટલે કે રીસિવીંગ એન્ડ ફુલ લોડ વોલ્ટેજ વડે ભાગી 100 વડે ગુણતાં વોલ્ટેજ રેગ્યુલેશન મળે છે અહીં મોડ એટેલે કે માનાંક છે એનો મતલબ કે VRNL એટલે કે રીસિવીંગ એન્ડ નો લોડવોલ્ટેજ અને VRFL એટલે કે રીસિવીંગ એન્ડ ફુલ લોડ વોલ્ટેજનાં મેગ્નીટ્યુડ લેવામાં આવે છે હવેઆ પરસન્ટેજ લોડ રેગ્યુલેશન છે તો તેને નો લોડથી ફુલ લોડનાં બદલાતા વોલ્ટેજને ફુલ લોડ વોલ્ટેજની ટકાવારી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે સમીકરણ 1 માં IR 0 મુકો જો તમે IR 0 મુકોતો VR VRNL મળે તો VRNL VSA મળેજે સમીકરણ 8 થશે જો કે આ સમીકરણ પરથી સમજી શકાય છેકે IR 0 મુકોતો VR VRNL મળે તો VRNL VSA મળેતો VRNL ની કિંમતને છેલ્લા સમીકરણમાં મુક્તાં સમીકરણ 7 મળે સમીકરણમાં મુકી સાદુરૂપ આપતાં │VS│ માંથી │A││ VRFL │ બાદ કરી │A││ VRFL │ વડે ભાગી 100 વડે ગુણતાં સમીકરણ 9 મળે જો શોર્ટ એટલે કે ટૂંકી લાઈન હોય તો A1 લખી શકાય તો આ શોર્ટ લાઇન માટેનાં ડાયાગ્રામમાં VR એ ફુલ લોડ VR છે તો પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન માટેનું સમીકરણ નીચે પ્રમાણે લખાય દરેક મેગ્નીટ્યુડ 100 વડે ગુણાય છે તો આ સમીકરણ 10 છે હવે આ સમીકરણ 6 અને આ સમીકરણ 10 વાપરીને વોલ્ટેજ રેગ્યુલેશન મેળવીએ આ સમીકરણ 6 છે જેમાં |VS| |VR| |I| R cos 𝛿R X sin 𝛿R છે તો આ સમીકરણમાં |VS| માથી |VR| બાદ કરતાં |I| R cos 𝛿R X sin 𝛿R મળે જો આને વોલ્ટેજ રેગ્યુલેશનનાં સમીકણમાં મુકીએતો નીચે મુજબ સમીકરણ મળે આ સમીકરણ 11 છે ઊપરનાં સમીકરણમાં 𝛿 એ 𝛿𝑅 તરીકે લેવામાં આવેલ છેજે લેગિંગ લોડ માટે પોઝિટીવ લેવામાં આવે છે આપણા ફેઝર ડાયાગ્રામ પ્રમાણે લેગિંગ લોડ માટે 𝛿𝑅 પોઝિટીવ લેવામાં આવે છે અને લિડીંગ પાવર ફેક્ટર માટે 𝛿𝑅 નેગેટિવ લેવામાં આવે છે 𝛿R નેગેટિવ હોવાનાં લીધે સમીકરણમાં |I| R cos 𝛿R X sin 𝛿R થશે cos 𝛿R એ cos 𝛿R અને sin 𝛿R એ sin 𝛿R થશે આ સમીકરણ 11 છે સમીકરણ 11 અને સમીકરણ 12 પરથી સ્પષ્ટ છેકે વોલ્ટેજ રેગ્યુલેશન એ વોલ્ટેજ ડ્રોપનું માપ છે અને લોડ પાવર ફેક્ટર પર આધાર રાખે છે કારણ કે આ સમીકરણનાં બંને કોમ્પોનન્ટ વોલ્ટેજડ્રોપ પર આધાર રાખે છે કારણ કે VS માંથી VR બાદ કરતાં લાઇન વોલ્ટેજ આ કોમ્પોનન્ટસને I વડે ગુણતાં મળે છે તો આ મુળ મુદ્દે લાઇન વોલ્ટેજ ડ્રોપ છેજે લોડનાં પાવર ફેક્ટર પર આધારિત છે કારણ કે અહીં સમીકરણમાં 𝛿𝑅 છે જે લોડ કરંટ એંગલ છે અહીં કરંટ I એ લોડ તરફ જતો કરંટ છે તો આ એંગલ 𝛿𝑅 અહીં લીલા કલરમાં બતાવેલ છેજે લોડનાં પાવર ફેક્ટર અને રીસિવીંગ એન્ડ વોલ્ટેજ પર આધારિત છે તમે આવા મેથેમેટીક સમીકરણો શોર્ટમિડીયમ અને લાંબી ટ્રાન્સમિશન લાઈન માટે બનાવશો તો હવે મિડીયમ ટ્રાન્સમિશન લાઇન જોઇએ 80 કિલોમીટરથી 250 કિલોમીટર લંબાઇ ધરાવતી ટ્રાન્સમિશન લાઇનને મિડીયમ ટ્રાન્સમિશન લાઇન કહે છે આવી લાઇન માટે લાઇન ચાર્જિંગ કરંટ અને શન્ટ કેપેસિટર ગણતરીમાં લેવા ફરજિયાત છે તોઅહીં મિડીયમ ટ્રાન્સમિશન લાઈનને નોમિનલ પ્રકારનું પ્રેઝન્ટેશન વડે બતાવેલ છે તો જેટલું પણ ચાર્જિંગ એડમિટન્સ હોયતેને બંને તરફ અડધું અડધું વહેંચી Y2 અને Y2 તરીકે લમ્પ કરવામાં આવે છે આને નેટવર્ક કહેવાય છે આ ટ્રાન્સમિશન લાઈન માટે ZR j X છેઅને આ લોડ છે તો આ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ VS આ રીસિવીંગ એન્ડ વોલ્ટેજ VR આ સેન્ડિંગ એન્ડ કરંટ IS છે IC1 અને IC2 અહીં બતાવેલ નથી આ લાઇન કરંટ IL છે અને આ રીસિવીંગ એન્ડ કરંટ IR છે IL એ લોડ કરંટ નથી પરંતુ લાઇન કરંટ છે IR હકીકતમાં લોડ માટે છે અને VR એ લોડની અક્રોસ નો વોલ્ટેજ છે તો હવે તમારે આ નોમિનલ મોડલ માટે સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ અને કરંટ તથા A B C D પેરામિટર નક્કી કરવાનાં છે તો KCL પરથી સિરીઝ ઇમ્પીડન્સમાંથી પસાર થતો કરંટ IL IR થાય છે અને Y2 શન્ટ એડમીટન્સમાંથી પસાર થતો કરંટ Y2 VR પરથી થાય જેથી KCL પ્રમાણે IL IRY2 VR થાય જે સમીકરણ 13 થશે તો આ લુપ માટે KVL પરથી સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ લખતાં VS VR Z IL થાય આ સમીકરણ 14 થશે તો IL ની કિંમત અહીં મુક્તા સમીકરણ 13 અને સમીકરણ 14 પરથી નવું સમીકરણ મળશે તો આ સમીકરણ 15 છે જેમાં આપણને સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ VS નો VR અને IR સાથેનો સંબંધ મળે છે એવી જ રીતેIS ILY2 VS થાય તો આ પોઇન્ટ પર KCL અપ્લાય કરતાં આસમીકરણ મળે તો સમીકરણ 1613 અને 15 પરથી સમીકરણ 16 માં IL અને VS ની કિંમત મુક્તા નીચે મુજબ સમીકરણ મળે

આ સમીકરણ 17 છે તેથી VS અને IS નો સંબંધ VR અને IR નીસાથે મળે છે હવે તેને મેટ્રીક્સનાં રૂપમાં મુકીએ તો સમીકરણ 18 મળશે તો આ મિડીયમ ટ્રાન્સમિશન લાઈન માટેનાં A B C D પેરામિટર છે હવે આગળ વધીએ તો A B C D પેરામિટર A 1Y2 BZ CY 1ZY4 અને DA 1Y2 તો આપણે મિડીયમ ટ્રાન્સમિશન લાઇન માટેનાં A B C D પેરામિટર મેળવ્યા તો હવે લોંગ ટ્રાન્સમિશન લાઇન જોઇએ તો શોર્ટ અને મિડીયમ ટ્રાન્સમિશન લાઇન માટે લમ્પ લાઇન પેરામિટર દ્વારા સચોટ મોડેલ મળેલ હતાં શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે આપણે તે અવગણેલ હતું મિડીયમ ટ્રાન્સમિશન લાઇન માટે π મોડેલ લઇને એડમીટન્સને Y2 અને Y2 એમઅડધું અડધું વહેંચેલ હતું આપણે T નેટવર્કનો ઊપયોગ કરેલ ન હતું તો ધારો કે તમારી પાસે ટ્રાન્સમિશન લાઇન છે અને આ તરફ Z2 અને બીજી તરફ Z2 છે આ તરફ Y છે અને આ તરફ VS છે આ તરફ લોડ છે અને આ તરફ આપણે લોડ બતાવતાં નથી માત્ર એડ્મીટન્સ Y બતાવીએ છીએ એટલે કે T નેટવર્ક માટે આપણને વધારાનો નોડ બનાવ્વો પડે છે તો તમારી સમસ્યા વધારે જટિલ થઈ જાય છે પાવર સિસ્ટમમાં જેટલા વધારે નોડ એટલા વધારે બસબાર હોય અને ઘણી લાઇન્સ હોય છે અને દરેક લાઇન્સ માટે તમે બસબાર બનાવશો આ વસ્તુ પ્રોબ્લેમનો પરિમાણ એટલે કે ડાયમેન્શન વધારી દેશે એટલા માટે આપણે T નેટવર્ક વાપરતાં નથી અને નેટવર્ક વાપરીએ છીએ તેથી લોંગ ટ્રાન્સમિશન લાઇન એટલે કે 250 કિલોમીટર થી વધુ લાંબી લાઈન નાં સચોટ પેરામિટર મેળવ્વા માટે આપણે એકસરખા વહેંચાયેલ એટલે કે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ પેરામિટર મોડલ વાપરીએ તેથીદરેકે દરેક પોઇન્ટ પર વોલ્ટેજ બદલાશેઆ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ પેરામિટર પ્રકારની લાઇન થશે અને આ કેસમાં દરેકે દરેક પોઇન્ટ પર વોલ્ટેજ અને કરંટ બદલાશે હવે આપણે 𝜋 મોડેલનાં મેળવેલા સમીકરણ નો ઊપયોગ કરીને કોઇ પોઇન્ટ પર વોલ્ટેજ અને કરંટ મેળવીશું અને આ સમીકરણનાં આધારે 𝜋 ઇક્વીવેલન્ટ મેળવ્વાનોપ્રયાસ કરીશું પહેલા તમે ચોક્ક્સ તરફ જશો અને ત્યારબાદ 𝜋 ઇક્વીવેલન્ટ મેળવીશું તો હવે આ આકૃત્તિ તરફ જુઓ આ લોંગ ટ્રાન્સમિશન લાઇન છેજેનું અંતર સેન્ડીંગ એન્ડથી રીસિવીંગ એન્ડ સુધી હોય છે આ VS છેઆ VS છે લાંબી લાઇનને તૂટક રેખા વડે બતાવેલ છે અને આ તરફથી આપણે અંતર માપીએ છીએ લાઇનની કુલ લંબાઇ આપણે 𝑙 લઈએ છીએ રીસિવીંગ એન્ડથી X અંતર આપણે લઈએતો ઓછું હોવાનાં લીધે તેને ∆x લઈએ તો X અંતર માટે વોલ્ટેજ હોય તો આ પોઇન્ટ X ∆x થાય તો અહીં X અંતર માટે આપણે વોલ્ટેજ V લઈએ છીએ ઓછી લંબાઇ ∆x માટેનું એડમીટન્સ y લખાશે આ કુલ એડમીટન્સ નથીઆ એકમ લંબાઇ માટેનું એડમીટન્સ છે જેનાં માટેનાં નોમેન્ક્લેચર એટલે કે નામનિર્દેશન મેં આગળ સમજાવી દીધા છે તો yΔx એ 𝜋 મોડેલનું નાનો વધારો એટલે કે ઇન્ક્રીમેન્ટ હશે અને X અંતર પર V વોલ્ટેજ હશે જે એક ફેઝર ક્વોન્ટીટી છે xΔx અંતરે વોલ્ટેજ VxΔx હશે અને કરંટ I xΔx હશે તો તમે અહીં સુધી સમજી ગયા હશો આપણે રીસિવીંગ એન્ડથી કોઇ x અંતર માટે ઓછા અંતરનાં ઇન્ક્રીમેન્ટલ પોઇન્ટને 𝜋 રીપ્રેઝન્ટેશન માટે Δx તરીકે બતાવેલ છે તો આ y ગુણ્યા Δx છે x અંતરે વોલ્ટેજ V છે જે xΔx અંતરે VxΔx છે x અંતર માટે કરંટ I છે અને નાના ઇન્ક્રીમેન્ટલ ભાગ માટે ઇમ્પીડન્સ z ∆x છે જે પર યુનિટ ઇમ્પીડન્સને ∆x વડે ગુણેલ છે આ તરફ I xΔx છે અને આ વોલ્ટેજ VS છે પરંતુ આ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ નથીખુબ દૂરનું અંતર છે તેવી રીતે આ ખૂબ દૂરનાં અંતર માટે રીસિવીંગ એન્ડ વોલ્ટેજ છે તો અહીં આ સમજાવેલ છે આ આક્રૃત્તિ 4 છે જે મેં તમને બધું કહેલ છે તો આ એક સિસ્ટમનો ફેઝ છે આ હકીકતમાં એક બેલેન્સ સિસ્ટમ છે વોલ્ટેજ અને કરંટનાં ફેઝરને અંતરનાં ફંક્શન તરીકે બતાવેલ છે તો આ કેસમાં આપણે KCL લગાવીએ તો V અને V x ∆x વોલ્ટેજ થશે આ V છે અને આ V x ∆x છે તોજો અહીં KCL લગાવીએ તો V x ∆x બરાબર Z ∆x I V થશે તોએનો મતલબ કે V x∆x z∆x I V થશે આ સમીકરણ 19 છે એટલે કે જો ∆x એ ૦ તરફ જશેતો ∆x એ ૦ તરફ જશે આ સમીકરણજો Δ𝑥 એ ૦ તરફ જાય તો dVdt z I લખાય આ સમીકરણ 20 છે એ જ રીતે જો તમે અહીં KCL લગાવોતો 𝑙 x Δ𝑥 બરાબર 𝑙 વત્તા y Δ𝑥 V x Δ𝑥 થશે તો અહીં તમે પ્રથમ નિયમ લગાવશો તો 𝑙 x Δ𝑥 બરાબર 𝑙 વત્તા y Δ𝑥 V x Δ𝑥 થશે તો હવે તમે લખી શક્શો

હવે ∆𝑥 એ ૦ ની નજીક હોવાથીતમે dIdxyV લખી શકો તો આ સમીકરણ 22 થશે તો હવે તમે સમીકરણ 20 નું વિકલન કરો જો હવે સમીકરણ 20 નું વિકલન કરો અને અને સમીકરણ 22 ની કિંમત મુક્તા આપણને d2Vdx2zdIdx જો અહીં dIdx ની કિંમત અહીં મુક્તા z અને y ની કિંમત મળશે એનો મતલબ કે d2Vdx2zyV આ સમીકરણ 23 છે હવે તમે ધારો કે 𝛾2𝑧y આ સમીકરણ 24 થશે તો ઊપરનાં સમીકરણમાં તમે 𝑧y નાં બદલે 𝛾2 મુકો તો આ સમીકરણ 25 છે તો આ સમીકરણનું સામન્ય સોલ્યુશનસેકન્ડરી ડીફરન્શીયલ સમીકરણ છે તો આ સમીકરણ માટે સામાન્ય સોલ્યુશન 𝑉𝑥𝐶1𝑒𝛾x 𝐶2𝑒 𝛾x આ સમીકરણ 26 છે C1 C2 એ ઇનીશીયલ કંડીશન પરથી મેળવી શકાય છે આ સમીકરણ 26 છે તો 𝛾 એ પ્રપોગેશન અચળાંક છે અને જે 𝛾 𝛼𝑗β zy છે આ સમીકરણ 27 છે 𝛼 એ એટન્યુએશન અચળાંક છે β એ ફેઝ કોન્સટન્ટ છે જે એકમ લંબાઈ દીઠ રેડીયનમાં મપાય છે હવેતમારે અચળાંક C1 અને C2 શોધવાનાં છે હવેસમીકરણ ૨૦ એટલે કે dVdt z I લઈએ આપણે I 1zdVxdVxdx લખી શકીએ આ Vx માટેનું સમીકરણ આપણે મેળવ્યું તો તેનું વિકલનdVxdx તમે લો અને તેની કિંમત અહીં મુકો તો તમને આ જવાબ મળશે હવે 𝛾zy તેથી I zy z તો zy C1eγx C2e γx થશે જો એ 𝑍𝐶કેરેક્ટરીક્ટીક્સ ઇમ્પીડન્સ છે જેને yz વડે દર્શાવ્વામાં આવે છે અહીં વ્યસ્ત હોવાથી zy વડે દર્શાવેલ છે જે સમજી શકાય છે અહીં ZC એટલે કે yz માં y ને 𝑙 વડે અને z ને 𝑙 વડે ગુણતાં YZ થાય કારણ કે અહીં પર યુનિટ લંબાઈને 𝑙 વડે ગુણતા Z અને Y મળે તેને ટ્રાન્સમિશન લાઇનનું કેરેક્ટરીસ્ટીક ઇમ્પીડન્સ કહે છે અહીં જો x0 હોય તો V VR થાય આક્રૃત્તિ જુઓ આ અંતર રીસિવીંગ એન્ડ પરથી માપવામાં આવે છે અને સમીકરણ 6 પરથી VR C 1 C 2 લખાય આ સમીકરણ 30 છે અને ફરી x0 હોય તો I IR થાય તો સમીકરણ 28 માં આ કિંમત મુક્તા IR 1ZC થાય તો હવે સમીકરણ 30 અને 31 મુક્તાં C 1 અને C 2 મળે તો આને સોલ્વ કરો તો C1VRZCIR2 અને C2VR ZCIR2 મળેજે સમીકરણ 33 થાય હવે આ C1અને C2 કિંમત સમીકરણ 26 અને 28 માં મુક્તા V અને I ની કિંમત મળશે તો આ સમીકરણ 34 અને 35 મળશે અને આ વોલ્ટેજ અને કરંટનાં સમીકરણને પાછા ગોઠવતાં નીચે પ્રમાણે સમીકરણ મળશે

તે જ પ્રમાણે I ને પણ પાછા ગોઠવી શકાય છેઆ સમીકરણને ફરી ગોઠવતાં I ex e γx2ZC 𝑉𝑅 exe γx2 𝐼𝑅 લખી શકાય આ સમીકરણ 37 છે આનો મતલબ કે V અને I તમે VR અને IR નાં સંબંધમાં અમુક અચળાંક સાથે મેળવો છો એટલે કે આ ટર્મ cos હાયપરબોલિક અને આ ટર્મ sin હાયપરબોલિક છે તો આનો મતલબ આ વસ્તું આ રીતે લખી શકાય છે કે V નો આ ટર્મ cos હાયપરબોલિક 𝛾𝑥 છે અને આ ટર્મ sin હાયપરબોલિક 𝛾𝑥 છે તો V cosh𝛾∗𝑉𝑅𝑍𝐶sinh𝛾∗𝐼𝑅 આ સમીકરણ 38 છે તે જ રીતે I 1ZCsin𝛾x∗𝑉𝑅cos𝛾x∗𝐼𝑅 આ સમીકરણ 39 છે પરંતુ આપણને સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ અને રીસિવીંગ એન્ડ વોલ્ટેજમાં રસ છે જ્યારે x𝑙 હોયત્યારે V𝑙 VS અને I𝑙 IS થાય તોઅંતર અહીંથી માપવામાં આવે છેઆ લાઇનની કુલ લંબાઇ 𝑙 છે તો સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ અને રીસિવીંગ એન્ડ વચ્ચેનું અંતર માપવામાં આવે છેતો x𝑙 હોયત્યારે V𝑙 VS થાય તો જ્યારે x𝑙 હોય I𝑙 IS થાય તો I𝑙 IS થાય તો સમીકરણમાં 𝛾x નાં બદલે 𝛾𝑙 મુક્તાં cosh𝛾𝑙∗𝑉𝑅𝑍𝐶sinh𝛾𝑙∗𝐼𝑅 થાય આ સમીકરણ 40 થાય તે જ રીતે આ સમીકરણ 41 છે